સુપ્રભાત ઝડપી ઉત્પાદન અભ્યાસક્રમમાં તમારું ફરી સ્વાગત છે અમે આ અભ્યાસક્રમમાં ઉત્પાદનની ડિઝાઈન વિવિધ ઝડપી ઉત્પાદન પ્રક્રિયાઓ સંબંધિત બહુવિધ મોડ્યુલોની ચર્ચા કરી છે અને આપણે પ્રયોગશાળાના પ્રદર્શનોમાંથી પસાર થયા હતા આ વ્યાખ્યાનમાં હું ઝડપી ઉત્પાદન માટે ઉત્પાદનની કિંમત વિશે ચર્ચા કરીશ ચાલો આપણે ઉત્પાદન ખર્ચ વિશે વાત કરીએ ખર્ચ એ વપરાશના સ્ત્રોતનું સૌથી વધુ સુલભ અને સાર્વત્રિક રીતે સમજી શકાય તેવું માપ છે તેથી કિંમત ખૂબ જ મહત્વપૂર્ણ છે કોઈપણ ઉત્પાદન ઉદ્યમ માત્ર નફો મેળવવા માટે અસ્તિત્વ ધરાવે છે માર્ગ ગ્રાહકોને સંતુષ્ટ કરવાનો છે અને પછી તેમાંથી નફો મેળવવાનો છે તેથી કોઈપણ ડિઝાઇન પ્રવૃત્તિઓનો ધ્યેય ગ્રાહકોને સંતુષ્ટ કરે તેવા ઉત્પાદનો બનાવવાનો છે તેથી ખર્ચનો ઉપયોગ એક મહત્વપૂર્ણ મેટ્રિક તરીકે સરળતાથી થઈ શકે છે જેના આધારે ઈજનેરીના નિર્ણયો લેવામાં આવે છે તેથી પ્રથમ હું ચર્ચા કરીશ કિંમત અને કિંમત માળખું પછી આપણે જોઈશું કે ડિઝાઇન અને ઉત્પાદન ખર્ચ શું છે પછી આપણે જોઈશું કે ખાસ કરીને ઝડપી ઉત્પાદનમાં ખર્ચ શું થાય છે પછી હું ખર્ચ અંદાજ મોડેલ સાથે આવીશ પછી આપણે જોઈશું કે જીવન ચક્રની કિંમત શું છે હવે જ્યારે આપણે કિંમત વિશે વાત કરીએ છીએ ત્યારે પરંપરાગત ઉત્પાદનમાં શું થાય છે આપણી પાસે પદાર્થ છે અને ત્યાં અનેક કાચા માલના વિક્રેતા છે દાખલા તરીકે અહીં ત્રણ વિક્રેતા છે અને અહીં ત્રણ વિક્રેતા છે અને સબ્ટ્રેક્ટિવ ઉત્પાદનની વચ્ચે આપણી પાસે ઉત્પાદન છે આ ભાગો અને ઘટકો છે હું અહીં જે મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તે એ છે કે તમારી પાસે એક મધ્યસ્થી છે જે કાચા માલને ભાગો અને ઘટકોમાં રૂપાંતરિત કરે છે અને આ ઘટકો અને પછી અંતિમ ઉત્પાદન મેળવવા માટે સંયુક્ત કરે છે આપણે અહીં અંતિમ ઉત્પાદન મેળવીએ છીએ જ્યાં આ ઘટક છે પરંતુ ઝડપી ઉત્પાદનમાં કાચા માલને સામાન્ય રીતે સીધા અંતિમ ઉત્પાદનમાં રૂપાંતરિત કરવામાં આવે છે આપણે આ ઘટકોની જરૂર નથી અને અહીં આપણે એસેમ્બલી પણ કરી શકીએ છીએ જે ઝડપી ઉત્પાદનમાં જરૂરી નથી ચાલો પહેલા જોઈએ કે કિંમત અને કિંમતનું માળખું શું છે ખૂબ જ પ્રથમ કિંમત જેની હું ચર્ચા કરવા માંગુ છું તે મુખ્ય કિંમત છે કુલ કિંમત એ ઉત્પાદનની કિંમત છે ઉત્પાદનની કિંમતમાં અમુક ઘટકો હોય છે જેમ કે મુખ્ય ખર્ચ પછી ફેક્ટરી ખર્ચ તો મુખ્ય ખર્ચ શું છે સીધો મજૂરી વત્તા સીધો પદાર્થ ખર્ચ એ મુખ્ય ખર્ચ અથવા પરિચાલન કોસ્ટ છે પ્રત્યક્ષ પદાર્થ એ પદાર્થ છે જે તમે ઉત્પાદનમાં જ જોઈ શકો છો એડિટિવ ઉત્પાદનમાં મોટાભાગના પદાર્થ પ્રત્યક્ષ હોય છે કારણ કે એડિટિવ ઉત્પાદનમાં આપણી પાસે નજીવો કચરો હોય છે અને સબ્ટ્રેક્ટિવ ઉત્પાદનમાં પ્રત્યક્ષ પદાર્થ એડિટિવ કરતાં ઓછો હોય છે શું થયું કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરતી વખતે ઉદાહરણ તરીકે કોઈપણ ઉત્પાદનનું ઉત્પાદન કરતી વખતે આ બંગડી કહો તે એક સબ્ટ્રેક્ટિવ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે આ પદાર્થને દૂર કરવો પડશે તેથી પ્રત્યક્ષ પદાર્થ એ છે જે આપણે જોઈ શકીએ છીએ કેટલીકવાર તે પરોક્ષ પદાર્થ છે આના પર મશીનિંગ માછીનિંગ કરવા માટે એક ટૂલ છે જેનો ઉપયોગ થાય છે તે ટૂલ પણ બગડે છે ટૂલ જ્યાં થાય છે ટૂલ છે જ્યાં પરોક્ષ પદાર્થ છે જે સીધી રીતે જોઈ શકાય છે તેથી મુખ્ય કિંમત પ્રત્યક્ષ પદાર્થ વત્તા પ્રત્યક્ષ શ્રમ છે તેથી પ્રત્યક્ષ શ્રમ ખર્ચ એ ઉત્પાદનના ઉત્પાદન માટે વપરાતા વાસ્તવિક શ્રમની કિંમત છે પ્રત્યક્ષ પદાર્થની કિંમત એ કાચા અથવા અર્ધ તૈયાર પદાર્થની કિંમત છે જે સીધી ઉત્પાદનને આભારી હોઈ શકે છે ઝડપી ઉત્પાદનમાં આપણે જોશું કે પરોક્ષ પદાર્થની કિંમત ઘણી ઓછી છે હવે ફેક્ટરી ઓવરહેડ વત્તા આ મુખ્ય ખર્ચ માલના ઉત્પાદન અથવા ઉત્પાદન ખર્ચની કિંમત બનાવે છે તેથી જ્યારે હું ફેક્ટરી ઓવરહેડ કહું છું તે ઓવરહેડ ખર્ચ છે વધુ પડતો ખર્ચ એ પરોક્ષ પદાર્થ ખર્ચ છે જેમ કે મેં કહ્યું ટૂલ્સ પછી ફિક્સર પછી નટ્સ અને બોલ્ટ્સ જેનો ઉપયોગ થાય છે તે પરોક્ષ પદાર્થ ખર્ચ છે તેથી ફેક્ટરી પુરવઠો અને લુબ્રિકન્ટ કહેવાય છે કે લુબ્રિકન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરોક્ષ શ્રમ ખર્ચ પરોક્ષ શ્રમ ખર્ચ એ પ્રત્યક્ષ મજૂર છે જે ઉત્પાદન પર સીધા કામ કરે છે પરોક્ષ મજૂર એ કામદારો છે જેમણે આ ઉત્પાદનનું ઉત્પાદન કરવા માટે પ્રત્યક્ષ રીતે કામ કર્યું નથી પરંતુ જે લોકો ત્યાં છે જેમણે ઉત્પાદનની રચના કરી છે જેઓ દેખરેખ કરી રહ્યા છે અને જેમણે તેનું નિરીક્ષણ કર્યું છે તે પરોક્ષ ખર્ચ છે અને ફેક્ટરી કારકુનોના પગાર પરોક્ષ ખર્ચ હેઠળ આવે છે ફેક્ટરી કારકુનો ક્યારેય ઉત્પાદન સાથે સીધા સંબંધિત નથી પરંતુ તેમના પગાર ચૂકવવા પડે છે જે પરોક્ષ ખર્ચમાં આવે છે તેથી ઓવરહેડ સામાન્ય રીતે પરોક્ષ છે અને નિયત અને પરચુરણ ખર્ચ જેમ કે ભાડું વીમો કર અવમૂલ્યન જાળવણી અને સમારકામ ઉપયોગિતાઓ અને નાના ટૂલ્સ આ ઓવરહેડ ખર્ચ છે તેથી ઉત્પાદન કિંમત મુખ્ય કિમત ફેક્ટરી ઓવરહેડ તે એક રીતે ઉત્પાદન કિંમત પ્રત્યક્ષ પદાર્થ પ્રત્યક્ષ શ્રમ પરોક્ષ પદાર્થ પરોક્ષ શ્રમ પરચુરણ છે હવે ડિઝાઇન અને ઉત્પાદન ખર્ચ ડિઝાઇન ઉત્પાદન ખર્ચ પ્રથમ ઉત્પાદન ખર્ચ છે ઉત્પાદન ખર્ચ ઉત્પાદન બનાવવાની વાસ્તવિક પુનરાવર્તિત કિંમત નક્કી કરવા માટેનો આધાર બનાવે છે ઉત્પાદન બનાવવા માટેનો વાસ્તવિક ખર્ચ એ ઉત્પાદન ખર્ચ છે જેની આપણે હમણાં જ અહીં ચર્ચા કરી છે ઉત્પાદન ખર્ચ સામાન્ય રીતે ચાર મુખ્ય સંસાધનોમાંથી ખર્ચનો સરવાળો હોય છે તો તે મુખ્ય સંસાધનો શું છે નંબર 1 પુનરાવર્તિત મજૂર ખર્ચ છે તે શ્રમ ખર્ચ નક્કી કરવા માટે મુખ્યત્વે બે બાબતો જરૂરી છે વ્યક્તિને કામ પૂરું કરવામાં જે સમય લાગે છે અને વેતન દર દાખલા તરીકે જો તેને કલાક દીઠ 500 રૂપિયા ચૂકવવામાં આવે છે અને તેને એક કામ પૂર્ણ કરવામાં 2 કલાક લાગે છે તો 500 x 2 1000 રૂપિયા એ એક ભાગ પૂર્ણ કરવાની કિંમત છે તેથી મજૂર અથવા કુશળ મજૂર દ્વારા ચોક્કસ કામ અને તે વ્યક્તિના વેતન દરને પૂર્ણ કરવામાં સમય લાગે છે તેથી તે સીધી મજૂરી છે તેથી શ્રમ ખર્ચ ચોક્કસ પ્રવૃત્તિઓ કરવા માટે જરૂરી લોકોના ખર્ચનો સંદર્ભ આપે છે ઉત્પાદન દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ એકમ દીઠ શ્રમ ખર્ચ CL થી નક્કી થાય છે તો અહીં સંક્ષિપ્ત શબ્દો શું છે આ NL એ લોકોની સંખ્યા છે T એ સમય છે અને NP એ એકમોની સંખ્યા છે તેથી તે અહીં ઉત્પન્ન થાય છે LR એ શ્રમ દર છે તેથી આ પુનરાવર્તિત શ્રમ કિમતના ઘટકો છે પુનરાવર્તિત એટલે ચલ ઉત્પાદન ખર્ચમાં મેં કહ્યું તેમ તે ચાર ઘટકો છે પ્રથમ ઘટક પુનરાવર્તિત મજૂર ખર્ચ છે બીજો ઘટક પુનરાવર્તિત પદાર્થ ખર્ચ છે CM UM CM દ્વારા આપવામાં આવેલી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ પદાર્થની કિંમત તો UM શું છે UM એ તેની ગણતરી કદ વિસ્તાર અથવા લંબાઈ દ્વારા દર્શાવ્યા મુજબ વપરાશમાં લેવાયેલી પદાર્થનો જથ્થો છે તેથી લેમિનેટેડ શીટ્સની દ્રષ્ટિએ માત્રાત્મક પદાર્થ એ વપરાશ કરેલ શીટના રોલ્સની સંખ્યા હોઈ શકે છે ખૂબ જ નાના ઘટકો માટે તે ફિલામેન્ટ માટે હોઈ શકે છે તે લંબાઈ હોઈ શકે છે ફિલામેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અથવા ફિલામેન્ટનું વજન અથવા ચોક્કસ કદ હોઈ શકે છે જો હું પાવડરની માત્રા અથવા પાવડરનું વજન કહું તો તેનો વપરાશ થાય છે તેથી તે જથ્થો છે તેથી આ ગણતરી કદ વિસ્તાર દીઠ લંબાઈ દીઠ પદાર્થની એકમ કિંમત છે તેથી આ આપણને પુનરાવર્તિત પદાર્થ ખર્ચ આપે છે ખર્ચને અન્ય બે મુખ્ય ઘટકોમાં વિભાજિત કરી શકાય છે એક પરિમાણ એ છે કે કુલ કિંમત નિશ્ચિત ખર્ચ વત્તા ચલ ખર્ચની બરાબર છે નિયત ખર્ચ એ સાધનોની કિંમત મશીનોની કિંમત છે એડિટિવ ઉત્પાદન મશીનો જે આપણે ખરીદ્યા છે સોફ્ટવેરની કિંમત આપણે જે ખરીદી છે અને કેટલીકવાર સૉફ્ટવેરના નવા નવા સંસ્કરણોને અપડેટ કરવા પડે છે જેથી તે બદલાતી કિંમતમાં આવી શકે તેથી મજૂર ખર્ચ કારણ કે તે ઉત્પાદિત એકમોની સંખ્યાના પ્રમાણસર છે જે ચલ ખર્ચ છે પદાર્થ પણ એક ચલ કિંમત છે તેથી આ પુનરાવર્તિત અથવા ચલિત કિમત છે પુનરાવર્તિત એટલે ચલ તેથી અપુનરાવર્તિત ટૂલિંગની ફાળવણી અહીં 3જો સભ્ય છે ટૂલિંગ ખર્ચ એ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ અપુનરાવર્તિત ખર્ચ છે જે ફક્ત એક જ વાર અથવા માત્ર થોડી વાર થાય છે ટૂલિંગ ખર્ચના ઉદાહરણો પ્રોગ્રામિંગ ઉત્પાદન સાધનો માટે માપાંકન ખર્ચ લોકોની તાલીમ આ બધા ટૂલિંગ ખર્ચ તરીકે ઓળખાય છે તેથી આ ત્રીજું પરિબળ છે અને પછી મૂડી ખર્ચ છે મૂડી ખર્ચ તે છે જેને મેં અહીં નિશ્ચિત ખર્ચ તરીકે કહ્યો છે મૂડી ખર્ચ એ ઉત્પાદન સાધનો અને સુવિધાઓની ખરીદી અને જાળવણીનો ખર્ચ છે તેથી આ મૂડી ખર્ચ આ સંબંધ દ્વારા આપી શકાય છે ત્યાં T શું છે T એ જ વસ્તુ ફરીથી સમયની લંબાઈ છે Np એ એકમોની સંખ્યા છે તે પહેલાં ફરીથી આપણી પાસે હતી Ce એ મૂડી સાધન સામગ્રી અથવા સુવિધાની ખરીદી કિંમત છે સુવિધાનો અર્થ છે તે જમીન હોઈ શકે છે તે ફેક્ટરી રૂમ અથવા ફેક્ટરી હોઈ શકે છે સાધનો મશીન હોઈ શકે છે દાખલા તરીકે પરિવહન એકમો ટ્રક હોઈ શકે છે તેથી Top એ સાધનસામગ્રી અથવા સુવિધાઓનો કાર્યકારી સમય છે જે દર વર્ષે કલાકોની સંખ્યા તરીકે દર્શાવવામાં આવે છે Td એ વર્ષોમાં અવમૂલ્યન જીવન છે કારણ કે આપણે મૂડી ખર્ચ વિશે વાત કરી રહ્યા છીએ આપણે જે પણ ખરીદીએ છીએ તેની સાથે હંમેશા જીવન ચક્ર ખર્ચ સંકળાયેલો હોય છે જીવન ચક્ર ખર્ચ જેની હું આ પ્રસ્તુતિના અંતે ચર્ચા કરીશ તેનો ટૂંકો પરિચય આપવામાં આવશે હંમેશા વસ્તુઓ સમય સાથેબગડે છે અને ત્યાં હંમેશા બદલી કિંમત છે ઉદાહરણ તરીકે જો આજે એક સાધન ખરીદવામાં આવે છે તો 5 વર્ષ પછી તે સાધન ઉપયોગમાં ન આવે અને તેને વેચવું પડશે તેથી તે બદલવાની કિંમત છે આપણે તે સાધનસામગ્રીને બીજા કોઈ સાથે બદલવાની છે તેથી 5 વર્ષમાં તે સાધનની બચાવ કિમત જોવાની છે જેથી તે ઘસારા પણ ધ્યાનમાં લેવામાં આવે તમે કહી શકો વર્ષોમાં અવમૂલ્યન જીવન અહીં એક છેદમાં આવ્યું છે તેથી આ કુલ ખર્ચના મુખ્ય ઘટકો છે હવે આવક વિરુદ્ધ ખર્ચ સામાન્ય અથવા પરંપરાગત ઉત્પાદનમાં આપણે શું કહીએ છીએ તે કંઈક આના જેવું છે આપણી પાસે અહીં નિયત કિંમત છે જે નિશ્ચિત છે જ્યારે આપણે શરૂ કરીએ છીએ ત્યારે આ કુલ ખર્ચ અથવા આવક છે તેથી અહીં આપણી પાસે સામાન્ય નિશ્ચિત કિંમત છે અને ચલ કિંમત એકમોની સંખ્યા પર આધારિત છે તેથી આ અહીં જથ્થો છે તેથી ચલ ખર્ચ કંઈક આવો છે જે જથ્થા સાથે બદલાય છે આ ચલ કિંમત છે જો હું ઉમેરીશ તો ચલ કિંમત કે જે કુલ કિંમત છે તે નિશ્ચિત ખર્ચ વત્તા ચલ કિંમત સમાન છે જો હું આ બે નિશ્ચિત કિંમત ઉમેરીશ તો તે આની સમાંતર રેખા બની જાય છે પરંતુ તેની સાથે એક અવરોધ અવરોધ કિમત આ એક છે આ નિશ્ચિત કિંમત છે તેથી આ કુલ ખર્ચ છે જ્યારે આપણે ઉત્પાદન વેચીએ છીએ ત્યારે જથ્થા દીઠ વેચાણનો ઢાળ ચલ કિંમત કરતાં થોડો વધારે હશે તેથી આ વેચાણ કિંમત છે તેથી આ બિંદુ કે જેના પર કુલ ખર્ચ થયો છે જો તમે જોશો કે આ કુલ ખર્ચ તે ખર્ચ છે જે ખર્ચ થયો છે વેચાણ કિંમત એ છે કે આપણે બજારમાંથી પાછું મેળવ્યું છે તેથી આ બિંદુ બ્રેકઇવન પોઇન્ટ તરીકે ઓળખાય છે આ BEP બ્રેક ઈવન પોઈન્ટ તરીકે ઓળખાય છે હવે આ સામાન્ય રીતે પરંપરાગત ઉત્પાદનમાં છે જો હું ઝડપી ઉત્પાદન માટે આ દોરવાનો પ્રયાસ કરું તો શું ઝડપી ઉત્પાદન નિશ્ચિત ખર્ચ હોઈ શકે છે જો આપણે હાલના સંજોગોમાં ઝડપી ઉત્પાદનનો સમાવેશ કરવાનો પ્રયાસ કરીએ દાખલા તરીકે ફેક્ટરીમાં પરંપરાગત સેટઅપ હોય છે અને ઝડપી ઉત્પાદન અથવા એડિટિવ ઉત્પાદન એ એવી વસ્તુ છે જે મોટાભાગની કંપનીઓને તાજેતરના સમયમાં અનુકૂલન કરવાની જરૂર છે તેથી તે કિસ્સામાં શું થાય છે કેટલાક વધુ સાધનો ખરીદવાની નિશ્ચિત કિંમત વધશે જેથી નિયત કિંમત અહીં કંઈક આવી જશે તેથી ઝડપી ઉત્પાદન માટે આ નિશ્ચિત કિંમત છે કારણ કે આ તફાવત વધારાના RM મશીનો છે પરંતુ આ કિસ્સામાં ચલ કિંમત ઓછી હશે ચલિત કિમત અહીંથી શરૂ થશે કારણ કે હવે આપણે એડિટિવ ઉત્પાદન વિશે વાત કરી રહ્યા છીએ ચલિત કિમત થોડી ઓછી હશે આ ઝડપી ઉત્પાદન માટે ચલિત કિમત છે જો હું આને કુલ ખર્ચમાં ઉમેરીશ તો આ કંઈક આના જેવું હશે આ ઝડપી ઉત્પાદન માટેનો કુલ ખર્ચ છે હવે બ્રેકિંગ પોઈન્ટ નીચો છે જ્યારે આપણે આ જોઈએ છીએ આ નફો છે હવે કેટલાક ઘટકો માટે અડિટીવ ઉત્પાદનમાં જ્યાં તે લાભદાયી છે ત્યાં નફો અહીં હશે હવે આ એડિટિવ ઉત્પાદન માટે નફો છે તેથી આ રીતે કોઈપણ ઉત્પાદન સંબંધમાં ખર્ચ અને આવક એકબીજા સાથે સંબંધિત છે બ્રેકઇવન વિશ્લેષણ અથવા બ્રેકઇવન આલેખ નો ઉપયોગ સામાન્ય રીતે થાય છે પરંતુ આ ખૂબ જ સામાન્ય મોડલ છે તે ચોક્કસ ધારણાઓ ધરાવે છે કે જે કોઈપણ ઉત્પાદનનું ઉત્પાદન કરવામાં આવશે તે વેચવામાં આવશે તેથી આપણે વિચારી રહ્યા છીએ કે કોઈપણ ઉત્પાદન જે અહીં ઉત્પાદિત થાય છે તેની કિંમત ચલિત હોય છે તે સૌપ્રથમ બજારમાં વેચવામાં આવશે બીજું ચલ કિંમત લગભગ સ્થિર છે તે અહીં એક સીધી રેખા છે વાસ્તવમાં ચલ ખર્ચ પણ બદલાય છે તે અમુક પરિબળો છે જે અમલમાં આવે છે પરંતુ આ ખૂબ જ સરળ મોડલ છે અને આનો ઉપયોગ એકંદરે અનુભવ કરવા માટે થાય છે કે બ્રેકઇવન પોઇન્ટ ક્યારે આવશે અથવા વળતરનો સમયગાળો શું હશે કયા સમયે તે આપણે જથ્થા સાથે પણ કહી શકીએ તે અહીં સમય પણ હોઈ શકે છે ક્યારેક સમય પણ પરિબળ હોઈ શકે છે તેથી આપણું રોકાણ કયા સમયે પુનઃપ્રાપ્ત થશે તેથી તે બ્રેકઇવન વિશ્લેષણ છે હવે જો હું આને લગતા એડિટિવ ઉત્પાદન અને ઉત્પાદનના જથ્થાના સંદર્ભમાં થોડું અવરોધક મૂકું તો ચાલો હું તેને એક અલગ કોણથી જોવાનો પ્રયાસ કરું તે જ ગ્રાફ અહીં છે આપણી પાસે અહીં કિંમત છે અને આપણી પાસે અહીં જથ્થો છે તેથી આ કિસ્સામાં જથ્થો ઉત્પાદન કદ છે ઉત્પાદન કદ જો આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના પ્રકારો આપણી પાસે જોબ ઉત્પાદન છે આપણી પાસે બેચ ઉત્પાદન છે જોબ ઉત્પાદન માત્ર એક પ્રકારનું ઉત્પાદન છે અને આપણે તે દાગીના પર કામ કરીએ છીએ અને તે વ્યક્તિને ગ્રાહકને પહોંચાડવામાં આવે છે પછી તેઓ આપણી પાસે બેચનું ઉત્પાદન છે દાખલા તરીકે વિવિધ બેચ આવે છે પ્રથમ બેચ ચોક્કસ પ્રકારની પેન બનાવવાની છે તેથી તે પ્રકારની પેન ઉત્પન્ન થાય છે તેના 10000 ભાગો પછી બીજી બેચ પેન ઉત્પાદક કંપનીમાં ફરીથી બીજા પ્રકારની પેનના 1000 ભાગો છે ત્રીજું છે મોટા પાયે ઉત્પાદન જેમાં મોટી સંખ્યામાં 10 લાખ ભાગ અથવા તેનાથી વધુ અથવા ખૂબ મોટી માત્રામાં ઉત્પાદન થઈ શકે છે તેથી શું થાય છે તે પરંપરાગત ઉત્પાદનમાં ઉત્પાદનના જથ્થાના આધારે કિંમત કંઈક આના જેવી છે જો આપણે નાની સંખ્યામાં ઉત્પાદન કરવાની જરૂર હોય તો ખર્ચ ખૂબ વધારે છે જો આપણે મોટી સંખ્યામાં ઉત્પાદન કરવાની જરૂર હોય તો કિંમત ઓછી છે તેથી આને સ્કેલની અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે તે કંઈક આના જેવું છે જ્યારે મોટા જથ્થામાં ઉત્પાદન થાય છે ત્યારે કોઈ ક્રમમાં કહી શકે છે જ્યારે આપણે આ કિસ્સામાં સામગ્રીનો ઓર્ડર આપીએ છીએ તે સ્કેલની અર્થવ્યવસ્થા છે આ પરંપરાગત ઉત્પાદન છે એડિટિવ ઉત્પાદનમાં આ સારી રીતે પકડી શકતું નથી જો કે કદ સાથે નાના ફેરફાર છે પરંતુ ઢાળ ખૂબ ઓછો છે તે કંઈક આના જેવું છે આ એડિટિવ ઉત્પાદન છે તેથી આ એડિટિવ ઉત્પાદન છે જ્યાં ઉત્પાદનનું પ્રમાણ યુનિટ દીઠ ખર્ચ ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવતું નથી તેથી આ વાસ્તવમાં એકમ ખર્ચ છે હું વધુ સારી રીતે કહીશ પ્રતિ યુનિટ ખર્ચમાં અહીં ઘટાડો થયો છે તેથી એડિટિવ ઉત્પાદન યુનિટ દીઠ ખર્ચ ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવતું નથી ચાલો હું અહીં લોગરીધમિક સ્કેલ મૂકું ચાલો હું કહું કે આ 10 ભાગો છે આ 10 2 100 ભાગો છે આ 103 1000 ભાગો છે પછી 104 10000 ભાગો 105 100000 ભાગો અને તેથી વધુ તેથી જો આપણે 10 ભાગનું ઉત્પાદન કરીએ અથવા 10000 ભાગોનું ઉત્પાદન કરીએ તો એકમ દીઠ એડિટિવ ઉત્પાદન ખર્ચ લગભગ સમાન છે કારણ કે તેના માટે સેટઅપ પહેલેથી જ નિશ્ચિત છે પરંતુ પરંપરાગત ઉત્પાદનમાં સેટઅપ ખાસ કરી શકાય છે કારણ કે આપણી પાસે અહીં ખાસ હેતુના યંત્રો છે અહીં આપણી પાસે ખાસ હેતુના યંત્રો છે અહીં આપણી પાસે સામાન્ય હેતુના યંત્રો છે સામાન્ય હેતુના યંત્રો લેથ મિલિંગ ડ્રિલિંગ જેવા હોય છે જે સામાન્ય છે જેનો ઉપયોગ દાગીના પર ચોક્કસ કામગીરી કરવા માટે થઈ શકે છે અને દાગીનાનું ઉત્પાદન કરી શકાય છે સ્પેશિયલ પર્પઝ મશીન બોલ્ટ મેકર જેવું છે બોલ્ટ મેકરમાં શું થાય છે બિલેટ અંદર જાય છે અને તે ફક્ત રચનાની કામગીરી કરે છે ષટ્કોણ બાર ઉત્પન્ન થાય છે પછી તે કાપવામાં આવે છે થ્રેડિંગ થાય છે અને તે એક જ વારમાં ઉત્પન્ન થાય છે તેથી અમે અહીં ખાસ હેતુના યંત્રોનો ઉપયોગ કરીએ છીએ તેથી ખર્ચ પ્રતિ યુનિટ ખર્ચમાં ઘટાડો થયો છે જો કે ખાસ હેતુના યંત્રો માટે નિશ્ચિત કિંમત વધારે છે પરંતુ એકંદર કિંમત પ્રતિ યુનિટ ઓછી થાય છે જો આપણે ભાગોની જટિલતાને ધ્યાનમાં લઈએ તો ચાલો હું અહીં બીજો વળાંક દોરું આ એક છે આ કિસ્સામાં હું ફરીથી એકમ કિંમત બોલાવું છું અને આ ડિઝાઇનમાં જટિલતા છે પરંપરાગત ઉત્પાદનમાં વધુ જટિલ ડિઝાઇનની કિંમત વધારે છે તેથી આ પરંપરાગત ઉત્પાદન છે એડિટિવ ઉત્પાદનમાં ફરીથી લાઇન આના જેવી છે થોડો ફેરફાર પરંતુ ઉચ્ચ જટિલતા સાથે ઢાળ ખૂબ ઓછો છે કારણ કે આપણી પાસે એડિટિવ ઉત્પાદન પ્રણાલી છે તેથી ખર્ચ થોડો જ વધશે અને આપણે કહી શકીએ કે જટિલતા લગભગ મફતમાં છે તેથી આ કિસ્સામાં સમાન ખર્ચ છે આપણી પાસે સમાન ખર્ચ છે પછી આપણી પાસે તેના કારણે વધુ ગાળો છે અને તેથી વધુ નફો છે તેથી જ્યારે પરંપરાગત ખર્ચ અને એડિટિવ ઉત્પાદનને જટિલતાના સંદર્ભમાં દોરવામાં કરવામાં આવે છે ત્યારે આ એડિટિવ ઉત્પાદન છે તેથી પરંપરાગત ઉત્પાદન તકનીકોની કિંમત વધુ હશે અહીં સામાન્ય રીતે જો હું અહીં સ્કેલ મૂકું તો આ પ્રમાણભૂત ઉત્પાદન છે આ ભૌમિતિક જટિલતા છે આ ખૂબ જ જટિલ ઉત્પાદન છે આ દિવસોમાં ખર્ચની દ્રષ્ટિએ ઝડપી ઉત્પાદન દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા છે અને આવનારા સમયમાં આ પરંપરાગત મશીનો સંપૂર્ણપણે એડિટિવ ઉત્પાદન દ્વારા કબજે કરવામાં આવશે પછીની પ્રક્રિયા અને પૂર્વ પ્રક્રિયા ક્ષેત્રો માટે જ માત્ર પરંપરાગત મશીનો બાકી રહેશે મુખ્ય પ્રક્રિયા એડિટિવ ઉત્પાદન સાથે થશે તેથી ઘણા સોફ્ટવેર જેવા કે સોલિડવર્કસ NX સિમેન્સ NX ઇવોગા પ્રણાલી તેઓ હવે એડિટિવ ઉત્પાદન મોડ્યુલ્સ સાથે આવ્યા છે વિશ્લેષણ જે ઉત્પાદન પર કરવામાં આવે છે જેનું ઉત્પાદન કરવામાં આવે છે અને જે સોફ્ટવેરમાં ડિઝાઇન કરવામાં આવે છે તે હવે એડિટિવ ઉત્પાદન વિશ્લેષણ છે આપણી પાસે એડિટિવ ઉત્પાદન માટે પદાર્થ ગ્રંથાલય છે જે અલગથી તમામ પ્રકારના પદાર્થો ધરાવે છે અને ત્યાં ગુણધર્મો પહેલેથી જ છે પોલિમરના ગુણધર્મો ચોક્કસ મોડેલો વિકસાવવામાં આવી રહ્યા છે તેથી આ વસ્તુઓ ખૂબ જ ઝડપથી તેમની જગ્યા લઈ રહી છે ઝડપી ઉત્પાદન ખર્ચ ઝડપી ઉત્પાદનમાં પ્રથમ ખર્ચ આપણે તેને યંત્ર ખર્ચ કહી શકીએ મશીનની કિંમત એ સાધનસામગ્રીની કિંમત છે ઝડપી ઉત્પાદન માટે યંત્રની કિંમત મોટાભાગે યંત્રના અવમૂલ્યન દ્વારા નક્કી કરવામાં આવે છે ઉત્પાદન મૂડી સાધનસામગ્રી સામાન્ય રીતે 8 થી 10 વર્ષ USમાં 7 થી 10 વર્ષમાં સીધી રેખાનો ઉપયોગ કરીને અવમૂલ્યન કરવામાં આવે છે અને અત્યાર સુધી ઝડપી ઉત્પાદનમાં પણ આ નિયમો લાગુ પડે છે જે ઝડપી પ્રોટોટાઇપિંગ માટે ખર્ચમાંથી નોંધપાત્ર પ્રસ્થાન દર્શાવે છે જ્યાં અવમૂલ્યન વારંવાર ટૂંકા સમયગાળા પર લાગુ કરવામાં આવે છે જે સામાન્ય રીતે 5 વર્ષ છે અવમૂલ્યનની વિસ્તૃત અવધિનો ઉપયોગ કરીને તે ત્યાં સુધી માન્ય છે જ્યાં સુધી સાધન તે સમયગાળા માટે કાર્યરત રહે તેથી આ આપણને યંત્રોના કિંમતના બીજા પરિબળ પર લાવે છે તે જાળવણી છે તેથી યંત્રની કિંમતમાંની એક ઉત્પાદન સાધનોની મૂડી છે બીજું એક જાળવણી છે આ 2 છે ઉદાહરણ તરીકે સિલેકટીવ લેસર સિન્ટરિંગ યંત્રમાં સાધનસામગ્રી જ્યારે સામાન્ય રીતે વિસ્તૃત સમયના સ્કેલ પર કાર્યરત રહે છે ઉદાહરણ તરીકે લેસરોના માત્ર કેટલાક ભાગો જે બદલવાના છે તેથી લેસરોની બદલી સહિત સંપૂર્ણ જાળવણી પેકેજમાં ઝડપી ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં લેવાની જરૂર છે તેથી યંત્રનો ઉપયોગ એ ખર્ચ અને ઝડપી ઉત્પાદક વચ્ચે વિસંગતતાનું બીજું ક્ષેત્ર છે આપણે યંત્રનો ઉપયોગ કયા પરિબળ માટે કરીએ છીએ તે કહી શકીએ છીએ તેથી આ આલેખ આ પુસ્તકના અભ્યાસમાંથી લેવામાં આવેલી વિવિધ પ્રક્રિયાઓ માટેના ખર્ચને રજૂ કરે છે આ પ્રક્રિયાઓ અને પદાર્થ છે આ ઝડપી પ્રોટોટાઇપિંગ છે ઝડપી ઉત્પાદન છે આ પરંપરાગત ઉત્પાદન છે ઝડપી પ્રોટોટાઇપિંગ માટે સ્ટીરિયોલિથોગ્રાફી અને ઇપોક્સી રેઝિન પદાર્થ તરીકે લેવામાં આવ્યા હતા સ્ટીરીયોલિથોગ્રાફી પ્રક્રિયા છે તે 175 ડોલર લે છે અને પરંપરાગત ઉત્પાદન માટે ફરીથી મશીનિંગ થયું અને આ 1112 સ્ક્રુ મશીન્સ સ્ટીલ લેવામાં આવી ઇન્જેક્શન મોલ્ડિંગ લેવામાં આવ્યું ફ્યુઝ્ડ ડિપોઝિશન મોડેલિંગ ABS ફિલામેન્ટ લેવામાં આવ્યું તેથી આ કિલો દીઠ ખર્ચ હતા તેથી આ આંકડા સૂચવે છે કે ઝડપી ઉત્પાદન પરંપરાગત પ્રક્રિયાઓ સાથે સ્પર્ધા કરવા માટે સંઘર્ષ કરશે જ્યાં ઉચ્ચ ઉત્પાદન વજન અથવા ઉચ્ચ ઉત્પાદન કદ દ્વારા ઉચ્ચ પદાર્થની માત્રા સામેલ છે જેમ આપણે અહીં જોઈએ છીએ કે જ્યારે કદ વધારે હોય છે ત્યારે અહીં એકમની કિંમત વધારે છે આ બિંદુએ એડિટિવ ઉત્પાદન વધારે છે તેથી આ કિસ્સામાં આપણે કહી શકીએ કે પરંપરાગત વધુ સારું છે અને અહીં જો કદ આના કરતા ઓછું હોય તો અહીં એડિટિવ ઉત્પાદન વધુ સારું છે તેથી આ વિભાજન રેખા છે જે હું અહીં બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તે એ છે કે જ્યાં ઉચ્ચ પદાર્થની માત્રા અને ઉચ્ચ ઉત્પાદન વજન અથવા ઉચ્ચ ઉત્પાદન કદ સામેલ હોય છે ત્યારે ઝડપી ઉત્પાદન માટે સંઘર્ષ કરવો પડે છે તેથી ઝડપી ઉત્પાદનના વધારાના ઉપયોગ સાથે અને અમુક અંશે ઝડપી પ્રોટોટાઇપિંગ અને ઝડપી ટૂલિંગ દ્વારા મોટા પ્રમાણમાં પદાર્થનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આખરે આનાથી સ્કેલની અર્થવ્યવસ્થાને કારણે પદાર્થના ઓછા ખર્ચ માટે માર્ગ મોકળો થવો જોઈએ મેં હમણાં જ આની ચર્ચા કરી છે ઝડપી ઉત્પાદનના માનવામાં આવતા લાભો પૈકી એક શૂન્ય કચરા સાથે ઉત્પાદનો બનાવવાની ક્ષમતા છે આ શૂન્ય કચરો નથી વાસ્તવમાં નથી આ નગણ્ય કચરો છે શૂન્ય કચરો ક્યારેય શક્ય નથી ત્યાં હંમેશા આધાર આપે છે અને કેટલીક અન્ય વસ્તુઓ તે વેડફાઇ જતી હોય છે આગળ શ્રમ ખર્ચ છે હવે મજૂર ખર્ચ જે ઝડપી ઉત્પાદન સાથે સંકળાયેલ છે તે યંત્ર અને પદાર્થના ખર્ચ કરતાં ઓછા છે જો કે ભાગનું કદ જટિલતા વપરાયેલી ઉત્પાદન પ્રક્રિયા જરૂરી ફિનિશિંગની માત્રા ઉત્પાદન કદ અને કલાક દીઠ શ્રમ ખર્ચને કારણે આ પાસું બદલાઈ શકે છે શ્રમ ખર્ચ ઝડપી પ્રોટોટાઇપિંગ માટેના ખર્ચ અને ઝડપી ઉત્પાદન માટેના ખર્ચ વચ્ચે સંખ્યાબંધ વિસંગતતાઓ લાવે છે સૌપ્રથમ ઝડપી પ્રોટોટાઇપિંગ યંત્ર પર માળખું સેટ કરવું એ અત્યંત કુશળ જરૂરિયાત છે અને તે પ્રમાણમાં ધીમી પ્રક્રિયા છે તેથી તે પ્રમાણમાં ખર્ચાળ છે ઝડપી પ્રોટોટાઇપિંગ પ્રમાણમાં ખર્ચાળ છે તેથી આ ખર્ચાળ પ્રક્રિયાને દરેક ભાગ માટે પુનરાવર્તિત કરવાની જરૂર છે જે ઝડપી પ્રોટોટાઇપિંગનું ઉત્પાદન કરે છે જ્યારે ઝડપી ઉત્પાદનના ઉત્પાદનની શ્રેણીનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે આ ખર્ચ માત્ર એક જ વાર બિલની સંખ્યા પર ખર્ચવામાં આવે છે તેથી જ્યારે ઝડપી ઉત્પાદન આવે છે ત્યારે આપણી પાસે વધુ કદ હોય છે તેથી તે થોડું ઓછું ખર્ચાળ હોય છે હું ફક્ત મજૂરી ખર્ચ વિશે વાત કરું છું આ સાથે હું અહીં વિરામ લેવા માંગુ છું અને આપણે આ વ્યાખ્યાનના આગળના ભાગમાં મળીશું જ્યાં હું ઝડપી ઉત્પાદન માટેના ખર્ચ મોડલની ચર્ચા કરીશ અને આપણે ઝડપી ઉત્પાદનમાં ખર્ચ વિશે વધુ વાત કરીશું